વિશ્વવિદ્યાલયની અમુક પરંપરાગત ભૂમિકાઓ છે તેથી આપણી માટે એ સમજવું સરળ છે કે વિશ્વવિદ્યાલયની ઑંટરપ્રિનોરિયલ ભૂમિકા અથવા જેને આપણે ઑંટરપ્રિનોરિયલ વિશ્વવિદ્યાલય કહીએ છે જેનો અર્થ છે એવું વિશ્વવિદ્યાલય જે ઑંટરપ્રિનોર ની ભૂમિકા નિભાવે છે અથવા જે ઑંટરપ્રિનોરિયલ ઉદ્યમનું સ્થળ બને છે તે પ્રકારનું કાર્ય પરંપરાગત રીતે વિશ્વવિદ્યાલય સાથે ઓળખાતું નથી વિશ્વવિદ્યાલયના પરંપરાગત દાયિત્વ છે શિક્ષણ અને સંશોધન એટલે જ્યારે આપણે વિશ્વવિદ્યાલયની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ એની પર ધ્યાન આપીએ અને અહીં વિશ્વવિદ્યાલય એટલે વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલી ઉચ્ચતર શિક્ષણ ની સંસ્થાઓ અને કોલેજો પણ ત્યારે આપણે અમુક પ્રકારના કાર્યોને જુના અથવા પરંપરાગત કાર્યો કહી શકીએ જ્યારે અમુક નવા અને વિકસાઈ રહેલા કાર્યો જોવા મળે છે હવે આપણે જોઈએ કે આ નવા કાર્યો શા માટે ઉદભવ્યા પણ તે પહેલા આપણું એ સમજવું જરૂરી છે કે વિશ્વવિદ્યાલય જેવી સંસ્થા અથવા ઉચ્ચતર શિક્ષણ ની સંસ્થાઓ વિકસાવવાનો ઉદ્દેશ્ય શું હતો વિશ્વવિદ્યાલયની પરંપરાગત ભૂમિકાની વ્યાપક વ્યાખ્યા માં બે વસ્તુઓ આવે છે વિશ્વવિદ્યાલયમા શિક્ષણ મળે અને સંશોધન થાય શિક્ષણનું કાર્ય જ્ઞાનના વિસ્તાર માટે શરૂ કરવામાં આવ્યું અને લોકો વિશ્વવિદ્યાલયમાં દાખલો કરાવે છે જ્ઞાન મેળવવા આપણે કહી શકીએ કે સંશોધન વિશ્વવિદ્યાલયના એક ભાગ તરીકે વિકસ્યું અથવા વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ ના પગલે ઊભું થયું તમે જોશો કે કોઈપણ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના અધિનિયમન અથવા સ્ટેચ્યુટ માં એ વિશ્વવિદ્યાલયના નિર્માણનું કારણ લખેલું હોય છે ભારતમાં જો તમે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલૉજીઝ્ ને સ્થાપનારા સ્ટેચ્યુટ ને જોશો તો એમાં તમને જ્ઞાનનું પ્રસારણ અને કેળવણીના સંવર્ધનનો ઉલ્લેખ મળશે આ તમને તમામ વિશ્વવિદ્યાલયોમા જોવા મળશે કે જે અધિનિયમ અથવા સ્ટેચ્યુટ દ્વારા એ સંસ્થાની સ્થાપના થાય છે એમાં જ્ઞાનનું પ્રસારણ અને કેળવણીનું સંવર્ધન આ બે ઉદ્દેશ્ય નો ઉલ્લેખ અવશ્ય હોય છે શિક્ષણનું કાર્ય જ્ઞાનના પ્રસારણ સાથે સંકળાયેલું છે કારણકે આપણે જાણીએ છીએ કે કક્ષામાં ભણાવતી વખતે શિક્ષક જ્ઞાનનું પ્રસારણ કરતા હોય છે એટલે આપણે માની લઈએ કે જે જ્ઞાન અસ્તિત્વમાં છે તેનું પ્રસારણ કરવામાં આવે છે આ પ્રકારનું શિક્ષણ કેળવણીના સંવર્ધનનો પણ ભાગ છે પણ આ લેક્ચરના હેતુને ધ્યાનમાં રાખતા આપણે બીજા કાર્યને અર્થાત કેળવણીના સંવર્ધનને સંશોધન કાર્ય સાથે જોડીશું તેથી સંશોધનમાં અને આપણે જાણીએ છીએ કે સંશોધન શિક્ષણથી ઘણું વિપરીત છે તેમાં નવા જ્ઞાનનું નિર્માણ કરવાનો પ્રયત્ન થાય છે એટલે જ્યારે આપણે કહીએ કે નવા જ્ઞાનના નિર્માણનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો અર્થ છે કે સંશોધન દ્વારા જ્ઞાનનું સંવર્ધન થાય છે એટલે જ્યારે આપણે જ્ઞાનના સંવર્ધન કે કેળવણીના સંવર્ધન ની વાત કરીએ ત્યારે એને વિશ્વવિદ્યાલયના સંશોધન કાર્ય સાથે જોડવું ઉચિત છે આ જે વિશ્લેષણ આપણે કરી રહ્યા છે તેની પાછળ એક કારણ છે દાખલા તરીકે આપણે પેટન્ટના કાનૂનને જોઈએ જેના હેઠળ આવિષ્કાર પર રાજ્ય દ્વારા 20 વર્ષ ની અવધિ માટે અનન્ય અધિકાર આપવામાં આવે છે એ પેટન્ટ ત્યારે જ માન્ય થાય છે જ્યારે તકનીકી પ્રગતિ કરવામાં આવી હોય અને તકનિકી પ્રગતિ એટલે પહેલાથી અસ્તિત્વમાં આવેલી કલા અથવા જ્ઞાનને આગળ લઈ જવાનું કામ હવે આપણે આને સંશોધન કાર્ય સાથે સરળતાથી જોડી શકીએ સંશોધન એટલે જ્ઞાનનું સંવર્ધન જે જ્ઞાનનું એક નવું શિખર સાધી શકે આ પ્રમાણે પેટન્ટ ત્યારે જ આપવામાં આવે જ્યારે મોજુદ ટેકનોલૉજીનું સંવર્ધન કરવામાં આવે જેને પેટન્ટની ભાષામાં આવિષ્કારક પગલું કહેવામાં આવે છે એને પગલું કહી શકાય ક્યાંતો છલાંગ પણ કહી શકાય પણ જ્ઞાનમાં વિશેષ સંવર્ધન થયેલું હોવું જોઈએ ત્યારે જ પેટન્ટ ઉપલબ્ધ થાય એટલે હવે એ સ્પષ્ટ થાય છે કે વિશ્વવિદ્યાલયના સંશોધન કાર્યનો હેતુ છે નવા જ્ઞાનનું નિર્માણ એ માટે જુના જ્ઞાનને પણ નવી દ્રષ્ટિથી જોવાની આવશ્યકતા છે પરંતુ આ લેક્ચર ના હેતુને ધ્યાનમાં રાખતા આપણે એટલું યાદ રાખીએ કે વિશ્વવિદ્યાલયમાં નવા જ્ઞાનની ઉત્પત્તિ શિક્ષણ દ્વારા નહીં પણ સંશોધન દ્વારા થાય છે એટલે સંશોધન માર્ગ પર નવા જ્ઞાનની રચના થાય છે અને આ નવા જ્ઞાનથી શિક્ષણનું સંવર્ધન થાય છે જેનો ઉલ્લેખ વિશ્વવિદ્યાલયો અને ઉચ્ચતર શિક્ષણની સંસ્થાઓના સ્ટેચ્યુટ માં જોવા મળે છે એટલે હવે આપણે જાણીએ છીએ કે વિશ્વવિદ્યાલયનું મુખ્ય કાર્ય શિક્ષણ અને સંશોધન છે જેમાંથી સંશોધન પાસે નવા જ્ઞાનની રચના કરવાની ક્ષમતા છે અને નવા જ્ઞાનથી નવી વસ્તુઓ અને નવા પ્રકારની સેવાઓનું નિર્માણ થાય છે એટલે સંશોધનમાં જ્ઞાન નિર્માણ કરવાની ક્ષમતા છે પણ આ નવા જ્ઞાનને એમનું એમ મૂકી રાખવામાં આવે તો એમાંથી નવી વસ્તુઓ અને સેવાઓનું નિર્માણ આપોઆપ ન પણ થાય એની માટે કંઈક બીજું પણ કરવું પડે હવે નવા જ્ઞાનને બુનિયાદી જ્ઞાન તરીકે જોઈએ તો તેની ઉપર અપ્લાઈડ એટલે કે પ્રયોજિત સંશોધન થવું જોઈએ જેથી એ જ્ઞાનને વસ્તુઓ અથવા સેવાઓમાં પરિવર્તિત કરી શકાય જ્યારે આ નવું જ્ઞાન વસ્તુઓ અથવા સેવાઓના રૂપમાં વ્યક્ત થાય ત્યારે લોકો તેને ખરીદી અથવા વાપરી શકે જેથી તેની ઉપર બૌદ્ધિક અધિકારનું સંરક્ષણન મેળવવાની આવશ્યકતા ઊભી થાય એટલે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અથવા બૌદ્ધિક મિલકતના અધિકાર વસ્તુઓ અને સેવાઓનું સંરક્ષણન કરે જે નવા જ્ઞાનમાંથી ઉદ્ભવી હોય જે જ્ઞાન વિશ્વવિદ્યાલયમાં મેળવ્યું હોય જે વધારે કરીને ત્યારે નિષ્પન્ન થાય જ્યારે તે સંસ્થા સંશોધન કરતી હોય આ રીતે વિશ્વવિદ્યાલયનું નવું કાર્ય જેને આપણે ઑંટરપ્રિનોરિયલ કાર્ય કહીએ છે તે એના પરંપરાગત મુખ્ય કાર્ય સાથે જોડાયેલું છે આ નવા કાર્ય હેઠળ વિશ્વવિદ્યાલયે ઑંટરપ્રિનોરિયલ થવું ઑંટરપ્રિનોરિયલ કારકિર્દી માટે ક્ષેત્ર ઊભું કરવું અને ઑંટરપ્રિનોરિયલ કારકિર્દીમાં સહભાગી થવું જરૂરી છે નવી ચીજવસ્તુઓ અથવા નવી સેવાઓનું નિર્માણ કરવું એ ઑંટરપ્રિનોરિયલ કાર્ય છે અથવા કોઈને આવી ચીજવસ્તુઓ અથવા સેવાઓના નિર્માણ માટે મદદ કરવી અથવા પૃષ્ઠભૂમિ બનાવવી જેને પછી લોકો ખરીદી શકે તેને પણ ઑંટરપ્રિનોરિયલ કાર્ય ગણી શકાય આ પ્રમાણે વિશ્વવિદ્યાલય માટે આ નવ વિકસિત કાર્ય જેને આપણે ઑંટરપ્રિનોરિયલ કાર્ય કહીએ છીએ એની પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મુખ્ય પ્રયોજન છે કે સંશોધનમાંથી જે નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમાંથી ચીજવસ્તુઓ અથવા સેવાઓ નિષ્પન્ન થઈ શકે છે તેથી જો નવા જ્ઞાનનું સંશોધન દ્વારા નિર્માણ થાય અને આ જ્ઞાનને ચીજવસ્તુઓ અને સેવાઓના નિર્માણમાં કાર્યાન્વિત કરી શકાય તો તે વસ્તુઓ અને સેવાઓ પર સંરક્ષણ મેળવવાનો એક માત્ર રસ્તો છે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઑંટરપ્રિનોરિયલ કાર્ય સંશોધનના મુખ્ય કાર્ય સાથે સંકળાયેલું છે અને તે પ્રાસંગિક ત્યારે જ બને જ્યારે નવા જ્ઞાનનું સંરક્ષણ થઈ શકતું હોય અહીં એક મુદ્દો ઊભો થઈ શકે છે કે શું બધા જ પ્રકારના નવા જ્ઞાનને સંરક્ષણ પ્રદાન થવું જોઈએ આનો નિર્ણય વિશ્વવિદ્યાલયે પોતાના ધ્યેય અને ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા લેવાનો હોય છે જો વિશ્વવિદ્યાલયનું ઉદ્દેશ્ય ફક્ત સંશોધન દ્વારા જ્ઞાનનું નિર્માણ જ હોય જેનું લક્ષ્ય ફક્ત પ્રસારણ હોય અને નફો નહીં તો એ વિશ્વવિદ્યાલય ફક્ત જ્ઞાનના પ્રસારણ પર ધ્યાન આપી શકે છે અને તેને ઑંટરપ્રિનોરિયલ કાર્ય કરવાની જરૂર નથી પડતી પણ જો વિશ્વવિદ્યાલયનું ઉદ્દેશ્ય નવા જ્ઞાનને વસ્તુ અને સેવામાં પરિવર્તિત કરવાનું હોય અને આ પરિવર્તન કરવામાં કાર્યરત લોકોને પીઠબળ આપવાનું હોય તો પછી તેની જોગવાઈ હિમાયતી દ્વારા કરી શકાય તથા અમુક જાહેર ભંડોળ પર કરેલ સંશોધનમાં પેટન્ટ નોંધાવવાની આવશ્યકતા ઉભી થતી હોય છે આવા પ્રસંગે એ જોવું જરૂરી થઇ જાય છે કે તમારું વિશ્વવિદ્યાલય નવા જ્ઞાનને કયા પ્રકારે સંરક્ષણ પ્રદાન કરે છે કારણકે આવા પ્રસંગમાં નવા જ્ઞાનનું સંરક્ષણ એ બજારની જરૂરિયાત બની જાય છે જો તે જ્ઞાન અને એમાંથી નિષ્પન્ન થનારી વસ્તુઓ અને સેવાઓના સંરક્ષણની જોગવાઈ ન હોય તો બજાર તેને વેપાર માટે દાખલ નહીં કરે તેથી હાલની પરિસ્થિતિમાં કોઈપણ નવા જ્ઞાનના ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ હેઠળ સંરક્ષણની જોગવાઈ આવશ્યક થઈ ગઈ છે જેથી બજારમાં કાર્યરત પક્ષો એ જ્ઞાનમાં રુચિ લે તથા એને આગળ લઈ જઈ શકે આ પ્રમાણે સંશોધન એવી વસ્તુઓનું નિર્માણ કરે છે જેમનું સંરક્ષણ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ અથવા આઈ પી આર દ્વારા કરવામાં આવે છે આઈ પી આર નું સંરક્ષણ બજારીકરણમાં મદદ કરે છે એટલે સંશોધન પછી ઉત્પન્ન થનારા આઈ પી આર અને વસ્તુના બજારીકરણ વચ્ચેની પ્રક્રિયા ઘણી રીતે કરી શકાય છે જેમકે વિશ્વવિદ્યાલય ઉદ્યોગમાં કોઈની સાથે ભાગીદારીમાં ઉતરી શકે અથવા વિશ્વવિદ્યાલય કોઈ કંપનીને ઇન્ક્યુબેટ્ કરી શકે જે નવી ટેકનોલોજી નું નિર્માણ અને બજારીકરણ બેઉ કરી શકે આ પ્રમાણે આ પ્રક્રિયા વિવિધ પ્રકારે વિવિધ કક્ષા ઉપર કરી શકાય હવે આઇ પી આર અને સંશોધનના બજારીકરણ વચ્ચે સ્થિત હોય છે આઇ પી કેન્દ્ર અથવા આઈ પી આર કેન્દ્ર આ આઇ પી કેન્દ્ર અથવા આઈ પી આર કેન્દ્ર એક મધ્યવર્તી સ્થાનની ભૂમિકા ભજવે છે જે વિશ્વવિદ્યાલયને સંશોધનમાંથી પ્રાપ્ત થતા નવા જ્ઞાનનું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ દ્વારા સંરક્ષણ કરવામાં તથા તેમાંથી ઉભી થનારી ચીજવસ્તુઓના બજારીકરણમાં મદદ કરે છે એટલે આપણે સંશોધન અને બજારીકરણ વચ્ચે આઈ પી આર ના સંરક્ષણની કલ્પના કરી શકીએ છે તે માટે વિશ્વવિદ્યાલયમાં આઇ પી કેન્દ્ર અથવા આઈ પી આર કેન્દ્ર હોવું જરૂરી છે આગળ કીધા પ્રમાણે બજારીકરણ ટેકનોલોજી ટ્રાન્સફર એટલે ટેકનોલોજીના હસ્તાંતરણ અને લાઇસન્સિંગ દ્વારા કરી શકાય છે જેમાં વિશ્વવિદ્યાલય ટેકનોલોજી નો વિકાસ કરે છે અને તેનું લાઇસન્સ ઉદ્યોગ જગતમાંથી પસંદ કરેલી વ્યક્તિઓને આપી શકે છે અથવા બજારીકરણ જ્ઞાનના પ્રસાર અથવા પ્રચાર દ્વારા કરી શકાય છે આની અંતર્ગત વિશ્વવિદ્યાલય જ્ઞાન ઉત્પન્ન કરે અને તેને બીજા સુધી પહોંચાડે આ પ્રકાર વધારે કરીને બુનિયાદી સંશોધનના વિષયમાં જોવા મળે છે એટલે આ સંદર્ભમાં બજારીકરણનો અર્થ થાય કે તમે જ્ઞાનનું પ્રસારણ કરો જેથી બીજા લોકો તેની પર આગળ કામ કરી શકે વસ્તુઓ બનાવી શકે અપ્લાઈડ સંશોધન કરી શકે અને વિવિધ વસ્તુઓ અને સેવાઓનું નિર્માણ કરી શકે તેથી જ પ્રસારણ ને પણ બજારીકરણ માનવામાં આવ્યું છે ત્રીજો રસ્તો છે સ્ટાર્ટઅપ ને ઇન્ક્યુબેટ્ કરવાનો ટેકનોલોજીને લાઇસન્સ ન આપવું હોય તો તેનું સીધું બજારીકરણ કરવું અથવા વિશ્વવિદ્યાલયમાં એવા ઑંટરપ્રિનોર શોધવા જે સ્ટાર્ટઅપ બનાવી તેના દ્વારા ટેકનોલોજીને બજાર સુધી લઈ જઈ શકે તો હવે સમજીએ કે ટેકનોલોજી ટ્રાન્સફર કઈ રીતે થાય કારણકે જ્યારે આપણે સંશોધનના બજારીકરણ ની વાત કરીએ તો એને શક્ય કરનારી મૂળ પ્રક્રિયા છે ટેકનોલોજી ટ્રાન્સફર આપણે આ શબ્દોની અદલાબદલી કરી શકીએ છીએ જો સંશોધનનું બજારીકરણ આવશ્યક હોય તો તેની માટે વિશ્વવિદ્યાલયમાં વિકસાવેલી ટેકનોલોજીનું બજાર અથવા ઉદ્યોગ જગત સુધી પહોંચવું જરૂરી છે તેથી આ પ્રક્રિયાને ટેકનોલોજી ટ્રાન્સફર અથવા સંશોધનનું બજારીકરણ બેમાંથી કંઈ પણ કહી શકાય છે વાસ્તવમાં યુનાઈટેડ સ્ટેટ્સ માં આઇ પી કેન્દ્ર ને ટેકનોલોજી ટ્રાન્સફર નું કાર્યાલય અથવા ટેકનોલોજી લાઇસન્સિંગ નું કાર્યાલય કહેવામાં આવે છે આ પ્રકારે આ શબ્દોને અદલાબદલી કરી શકાય છે પણ આપણા માટે એ સમજવું વધારે જરૂરી છે કે ટેકનોલોજી ટ્રાન્સફર અથવા સંશોધનનું બજારીકરણ વિશ્વવિદ્યાલય માટે કઈ રીતે મદદરૂપ બને છે હવે ટેકનોલોજી ટ્રાન્સફર અથવા સંશોધનના બજારીકરણ નો પ્રાથમિક હેતુ એ હોઈ શકે કે જ્યારે સંશોધનનું બજારીકરણ થાય ત્યારે એના થકી હજુ વધારે સંશોધન કાર્યને પ્રોત્સાહન મળે કારણકે એકવાર એ દ્રષ્ટિ વિકસી જાય કે સંશોધનમાંથી ઉદ્ભવતી વસ્તુઓ અને સેવાઓ મૂલ્યવાન હોય છે એટલે એમનામાં બજારમાં દાખલ થવાની ક્ષમતા હોય છે અને બજાર એના ખપ માટે તૈયાર છે તે દૃષ્ટિ જ વધુ સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરે છે એના થકી આવક પણ ઉભી થઈ શકે છે જે ભવિષ્યના સંશોધનને આર્થિક બળ આપી શકે છે આ એક વિશિષ્ટ મોડેલ છે જે યુનાઈટેડ સ્ટેટ્સ માં ઘણા વિશ્વવિદ્યાલયો એ અપનાવ્યું છે જેમાં સંશોધનના બજારીકરણમાંથી ઉભી થનારી આવક ને વધુ સંશોધન માટે વાપરવામાં આવે છે અને તેનાથી વિશ્વવિદ્યાલયમાં સંશોધન માટે સજ્જ વાતાવરણ પણ ઊભું થાય છે આ વિષય પર થયેલા ઘણા અભ્યાસ એવું જણાવે છે કે જે વિશ્વવિદ્યાલય ટેકનોલોજી ટ્રાન્સફર ને ગંભીરપણે લાગુ કરે છે તેમની માટે પ્રતિભાશાળી વ્યક્તિઓ ને ઓળખવું રોકવું અને સંસ્થામાં સ્થાયી કરવું વધારે સરળ થઈ જાય છે છેવટે એ વ્યક્તિઓ જ છે જે આ વિશ્વવિદ્યાલયમાં સંશોધન કાર્ય આગળ વધારવાના છે વિશ્વવિદ્યાલયમાં એક સરસ વાતાવરણ નિર્મિત થાય છે જે પ્રતિભાશાળી વ્યક્તિઓને આકર્ષે છે તથા તેમની વ્યક્તિગત કારકિર્દીની પ્રગતિ માટે પણ મદદરૂપ પુરવાર થાય છે ટેકનોલોજી ટ્રાન્સફર નું મહત્વ હજુ એક દૃષ્ટિથી પણ છે કે જ્યારે સંશોધન બજારમાં ઉપયોગી બને છે ત્યારે તેનાથી વિશ્વવિદ્યાલયનું સમાજ કલ્યાણનું ઉદ્દેશ્ય પણ પ્રાપ્ત થાય છે નહીં તો સંશોધનનું ફળ વિશ્વવિદ્યાલય સુધી જ સીમિત રહી જાય છે ટેકનોલોજી ટ્રાન્સફર થાય તે પહેલાં જરૂરી છે કે વિશ્વવિદ્યાલય એ ટેકનોલોજી નું નિર્માણ કરે એટલે જ્યારે પણ આપણે આઇ પી અથવા આઈ પી આર ને સંશોધનના સંરક્ષણના સંક્ષેપાક્ષર તરીકે વાપરીએ છીએ ત્યારે એમાં એક ધારણા છે કે એવું સંશોધન કરવામાં આવી રહ્યું છે જેમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ચીજવસ્તુઓ તથા સેવાઓ નિષ્પન્ન થઈ શકશે આ પ્રમાણે એ ધારણા નિહીત છે કે મૂલ્યવાન સંશોધન કરવામાં આવી રહ્યું છે અને સંશોધન મૂલ્યવાન હોય ત્યારે જ તેનું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ હેઠળ સંરક્ષણ થઈ શકે હવે મૂલ્યવાન સંશોધન કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન નું ફંડીંગ થવું જરૂરી છે યુનાઇટેડ સ્ટેટ્સમાં સંશોધનનું ફંડિંગ મોટા ભાગે સરકાર દ્વારા કરવામાં આવે છે યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ સાયન્સ ફાઉંડેશન અર્થાત રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રતિષ્ઠાન અથવા એન એસ એફ છે જે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલા કાર્યોનું ફંડિંગ કરે છે પણ એ તબીબી ટેકનોલોજી નું ફંડિંગ નથી કરતું તેનું ફંડિંગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એટલે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાન અથવા એન આઈ એચ દ્વારા કરવામાં આવે છે આ પ્રકારે સંશોધન અને શિક્ષણનું બુનિયાદી ફંડિંગ સરકાર દ્વારા કરવામાં આવે છે એન એસ એફ વિશ્વવિદ્યાલયો અને કોલેજોના બુનિયાદી સંશોધનને આધાર આપે છે યુનાઈટેડ સ્ટેટ્સ માં બુનિયાદી સંશોધન અને શિક્ષણનું ફંડિંગ કરવાની પ્રથા છે જેનું કારણ છે એ દેશની વિજ્ઞાન નીતિ વિશ્વ યુદ્ધ પછી તરત જ એમના ધ્યાનમાં આવ્યું હતું કે બુનિયાદી સંશોધન દ્વારા નવી ટેકનોલોજી નું નિર્માણ થશે અને નવી ટેકનોલોજી દ્વારા નવા ઉદ્યોગો નું નિર્માણ થશે અને નવા ઉદ્યોગો દ્વારા રોજગારનું નિર્માણ થશે આ પ્રમાણે પુંજી નિર્માણ કરી યુનાઈટેડ સ્ટેટ્સ વિશ્વગુરુના સ્થાને પહોંચ્યું અને ત્યાં પોતાને જાળવી શક્યું આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે યુનાઈટેડ સ્ટેટ્સ નું વર્તમાન સ્થાન બુનિયાદી સંશોધન જેટલી સરળ વાત સાથે જોડાયેલું છે હવે તમે ભારત માં પેટન્ટ ઍક્ટ જુઓ તો તમને ખ્યાલ આવશે કે નવું પેટન્ટ પ્રદાન કરવા માટે નવા ઉદ્યોગક્ષેત્ર નું નિર્માણ જરૂરી છે અને નવા ઉદ્યોગોના નિર્માણ માટે ટેકનોલોજી ટ્રાન્સફર જરૂરી છે ઇન્ડિયન પેટન્ટ ઍક્ટ માં આ પ્રકારની ભાષા જોવા મળશે પણ વિશ્વવિદ્યાલયમાં આ પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક સંશોધનનું ફંડિંગ થવું જરૂરી છે જે મોટાભાગે સરકાર દ્વારા થવું જોઈએ હવે જ્યારે સરકાર જાહેર ભંડોળ દ્વારા કરવામાં આવતા સંશોધનનું સૌથી મોટુ ફંડિંગ સંસ્થાન બને ત્યારે આઈ પી આર ની માલિકી માટે અમુક મુદ્દા ઉભા થાય ૧૯૫૦ ના દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં આઈ પી આર ની માલિકી ને લઈને મુદ્દો ઉભો થયો હતો કારણકે કેન્દ્ર દ્વારા ફંડિંગ કરેલા સંશોધન પર સરકારની માલિકી કાયમ થતી હતી પણ ૧૯૭૦ અને ૮૦ ના દાયકામાં સંશોધનના બજારીકરણ ની પદ્ધતિમાં બદલાવ થયો આનું મુખ્ય કારણ બે ડોલ ઍક્ટ નામનું કાનૂન હતું જેના પગલે યુનાઇટેડ સ્ટેટ્સમાં ટેકનોલોજી ટ્રાન્સફર કાર્યાલયો ઉભા કરવાની પ્રથા શરૂ થઈ ભારતમાં વર્તમાનમાં યુ જી સી તથા એ આઇ સી ટી ઈ જેવી નિયંત્રક સંસ્થાઓ તથા એન આર આઇ એફ જેવા ક્રમાંક આપનારા માળખા છે આપણી જરૂરિયાત છે કે સંસ્થાઓમાં આઈ પી કાર્યાલય તૈયાર થાય અથવા પેટન્ટને પ્રોત્સાહન આપવાની પ્રથા ઊભી થાય આપણે ત્યાં આ વિવિધ નિયંત્રણ વ્યવસ્થાઓ દ્વારા થાય છે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં આ વાતાવરણ એક કાનૂન દ્વારા ઉભુ કરાયું છે ભારતમાં પાછલા દાયકામાં આ પ્રકારનું કાનૂન બનાવવાનો પ્રયત્ન થયો હતો પણ એ સફળ ન થઈ શક્યો આ પ્રમાણે ટેકનોલોજી ટ્રાન્સફરના કાર્યાલય દ્વારા બે નવી વસ્તુઓ કરવામાં આવી સૌપ્રથમ બે ડોલ ઍક્ટ જેના હેઠળ વિશ્વવિદ્યાલય માટે આવિષ્કારો નું લાઇસન્સ ઉદ્યોગોને આપવાનું આવશ્યક બન્યું તેથી વિશ્વવિદ્યાલય માં કરેલા સંશોધન ને ઉદ્યોગ જગતમાં પ્રસ્તુત થવાનો અને પ્રોત્સાહન મળવાનો અને ઉદ્યોગો દ્વારા સંશોધનને વિકસાવીને તેનું બજારીકરણ કરી શકવાનો માર્ગ બન્યો તેથી વિશ્વવિદ્યાલય અને ઉદ્યોગજગત વચ્ચે જે કડી હતી તે ઍક્ટ દ્વારા વધુ મજબૂત બની આ થયું પહેલું યોગદાન બીજું યોગદાન હતું ઍક્ટ માં આપેલ એક જોગવાઈ જેની હેઠળ લાઇસન્સ માંથી મેળવેલી આવકનો હિસ્સો રોકાણકાર ને આપવું જરૂરી બન્યું આ પ્રકારે લાઇસન્સ માંથી ઉભી થનારી આવક જેને રોયલટી કહેવામાં આવે છે તેના ભાગ પાડવું વિશ્વવિદ્યાલય માટે જરૂરી થયું તે સિવાય જે પ્રાધ્યાપકો અને સંશોધકોએ તે સંશોધન પર કામ કર્યું હોય તેમને પણ ભાગ આપવાનું આવશ્યક બન્યું એટલે આ બે વસ્તુ કરવી સરળ છે એની માટે જરૂરી છે એક ઍક્ટ નું હોવું જેના થકી વિશ્વવિદ્યાલય માટે આવિષ્કારો નું લાઇસન્સ ઉદ્યોગોને સોંપવું અને જે લોકોએ એ આવિષ્કારનું સંશોધન કર્યું હોય તે લોકો વચ્ચે આવકને વહેંચવુ જરૂરી બને છે આ કરવા વિશ્વવિદ્યાલય માટે આઇ પી કેન્દ્ર ઉભુ કરવું જરૂરી છે જેને યુનાઇટેડ સ્ટેટ્સમાં ટેકનોલોજી ટ્રાન્સફર કાર્યાલય કહેવામાં આવે છે આ પ્રકારે ટેકનોલોજી ટ્રાન્સફર કાર્યાલય અથવા ટેકનોલોજી ટ્રાન્સફર કાર્યાલય બનાવવાની પ્રથા કાનૂની પગલા દ્વારા એટલે કે બે ડોલ ઍક્ટ દ્વારા ઊભી થઈ જેના પગલે વિશ્વવિદ્યાલયો માટે ટેકનોલોજી ટ્રાન્સફર કાર્યાલય ઉભા કરવા જરૂરી બન્યું આ પ્રમાણે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીની નીતિ વિશ્વવિદ્યાલયના ઉદ્દેશ્યમાં જ નિહિત થઈ ગઈ અને અમુક વિશ્વવિદ્યાલયોએ પોતાની સ્વતંત્ર ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ની નીતિ સુધ્ધા બનાવી આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વવિદ્યાલયો ઑંટરપ્રિનોર ની ભૂમિકા ભજવે છે અથવા ઑંટરપ્રિનોરિયલ કાર્ય નામના નવા કાર્યને પણ પાર પાડે છે પણ અહીં થોડું રોકાઈને ધ્યાનથી જોઈએ તો ખબર પડશે કે જ્યારે વૈજ્ઞાનિક સંશોધનનું મોટાભાગનું ફંડિંગ સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે આવી પરિસ્થિતિમાં ઘણીવાર સરકાર પોતે જ ઑંટરપ્રિનોરિયલ કાર્ય કરતી થઈ જાય છે આ પ્રકારે એ સમજવું અઘરું નથી કે જ્યારે વિશ્વવિદ્યાલયોમાં ઑંટરપ્રિનોરશિપ નું વાતાવરણ ઊભું થાય અથવા સરકાર પોતે ઑંટરપ્રિનોર ની ભૂમિકા ભજવવા માંડે ત્યારે સંશોધનનું ફંડિંગ કઈ રીતે થાય સંશોધનનું ઉદ્યોગ સાથે મળીને બજારીકરણ કઈ રીતે થાય અને એમાંથી ઉભી થતી આવકનો ફાળો રોયલ્ટી ના રૂપમાં નવસર્જકને જે એવા વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક કે સંશોધક હોઈ શકે તેમને સરળતાથી આપી શકાય આ પ્રમાણે રાજ્ય પોતે ઑંટરપ્રિનોરિયલ બની શકે આનો અભ્યાસ કરવામાં આવ્યો છે ઑંટરપ્રિનોરિયલ સ્ટેટ એટલે ઑંટરપ્રિનોરિયલ રાજ્ય નામનું પુસ્તક મારીઆના માઝુકાટો નામના યુનિવર્સિટી કોલેજ લન્ડન ના પ્રાધ્યાપક દ્વારા લખવામાં આવી છે જેમાં જાહેર અને ખાનગી સેક્ટર વચ્ચે ના ભેદ વિશેની ખોટી માન્યતાઓને ખંડિત કરવામાં આવી છે તેમણે બીજું પુસ્તક પણ લખ્યું છે જેનું શીર્ષક છે વેલ્યુ ઓફ એવરીથીંગ મેકિંગ એન્ડ ટેકિંગ ઇન ધ ગ્લોબલ ઈકોનોમી Value of Everything Making and Taking in the Global Economy જે પાછલા વર્ષે ઘણા પુરસ્કારો માટે પ્રતિસ્પર્ધી હતું હવે પ્રોફેસર મારીઆના માઝુકાટો નું સંશોધન કહે છે કે રાજ્ય પોતે જ ઑંટરપ્રિનોરિયલ રાજ્ય હોય છે અને રાજ્ય આ કાર્યને વિવિધ કાર્યાલય દ્વારા પૂર્ણ કરે છે એટલે જેટલી વખત રાજ્ય કોઈ એવું કાર્ય હાથ ધરે છે જે જોખમી હોય જ્યાં નુકસાન પણ થઈ શકે અને નફો પણ ત્યારે રાજ્ય ઑંટરપ્રિનોર ની ભૂમિકા માં હોય છે હવે જ્યારે રાજ્ય પાસે વૈજ્ઞાનિક સંશોધન માટે બજેટ હોય અને એ તે બજેટ માંથી અલગ અલગ વિશ્વવિદ્યાલયો ને રકમ આપે અને તેમને સંશોધન કરવા માટે તથા પેટન્ટ નોંધાવવા માટે પ્રોત્સાહન આપે ત્યારે રાજ્ય ઑંટરપ્રિનોર બની જતું હોય છે રાજ્ય સંશોધનનું ફંડિંગ કરે છે અને તેમાંથી ઉભા થનારા આવિષ્કારોને વિશ્વવિદ્યાલય બજારમાં દાખલ કરી શકે છે અને ઉદ્યોગો ને સોંપી શકે છે આ પ્રક્રિયા જેને આપણે વિશ્વવિદ્યાલયનું ઑંટરપ્રિનોરિયલ કાર્ય કહીએ છીએ તે ખરેખર તો રાજ્યના ઑંટરપ્રિનોરિયલ કાર્ય માંથી ઉત્પન્ન થાય છે તેથી ઑંટરપ્રિનોરિયલ રાજ્ય એ લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખતા યોજનાઓ ગોઠવવી જોઈએ તથા નિષ્ફળતાઓને પણ આવરી લેવી જોઈએ આનો અર્થ એ થાય કે સંશોધનનું ફંડિંગ કરવાથી હંમેશા બજારમાં દાખલ થઈ શકનારી ટેકનોલોજી ઊભી થાય એવું જરૂરી નથી એટલે રાજ્યને કલ્પના હોય છે કે આ પ્રક્રિયામાં જોખમ છે તેમ છતાં રાજ્ય ફંડિંગ કરીને આ જોખમ ઉપાડે છે અને એ જાણતા હોવાથી કે આમાંથી કંઈ જ નિષ્પન્ન નહીં થાય રાજ્ય નિષ્ફળતાને પણ અપનાવી લેવાનું વાતાવરણ ઉભું કરે છે પણ પ્રોફેસર મારિયાના ની દલીલ છે કે જ્યારે રાજ્ય રોકાણ કરે છે ત્યારે એની સામે તેને નફો પણ મળવો જોઈએ તે ઉદાહરણ આપે છે આઇ ફોન ની ટેકનોલોજી વિકસાવવામાં યુનાઈટેડ સ્ટેટ્સ ની સરકાર નો ઘણો ફાળો છે પછી ટચ સ્ક્રીન ની ટેકનોલોજી હોય ઈન્ટરનેટ ના ઉપયોગની કે અન્ય તે કહે છે કે આઈ ફોન દ્વારા એપલ કંપનીને પ્રચંડ નફો થયો પણ સરકાર તરફ આમાંનો કોઈ અંશ ગયો નહીં આ વિશ્વપ્રખ્યાત અને બહુ વિક્રીત ચીજવસ્તુ જે ટેકનોલોજી ના બળે એપલ કંપનીએ બનાવી તે ટેકનોલોજી ના વિકાસ માટે રાજ્યને કોઈ માન્યતા મળી નહીં તેથી તે કહે છે કે સરકારને નફાનો થોડો અંશ મળવો જોઈએ આ વિષય પર વિશ્વવિદ્યાલયો ચિંતન કરી શકે કે સંશોધનના બજારીકરણ માંથી થનારો નફો કઈ રીતે વહેંચાય છે શું એનો એક અંશ રાજ્ય પાસે પાછો જાય છે કે પછી વિશ્વવિદ્યાલય પાસે વધુ સંશોધન માટે પાછો આવે છે કે એ ટેકનોલોજીનું સંશોધન કરનારા સંશોધકો અને પ્રાધ્યાપકો પાસે જાય છે આ વિશ્વવિદ્યાલયની આઇ પી નીતિ નક્કી કરે છે તથા નુકસાન થવા પર એની ભરપાઈની પણ જવાબદારી લે છે આ દરેક સફળ સંશોધન અને તેના સફળ બજારીકરણ માટે જરૂરી છે કે જો રાજ્યને નફાનો ભાગ પાછો આપવામાં આવે તો નુકસાનની જવાબદારી પણ રાજ્ય ઉપાડી શકે આ પ્રમાણે સફળ પ્રયોગો માંથી અસફળ પ્રયોગો માટે સહાયતા ઉભી કરી શકાય જો આપણે રાજ્યની કાર્યપદ્ધતિ જોઈએ તો તેમાં નફા નુકસાનનું સંતુલન સાફ જોવા મળશે એટલે જ્યારે રાજ્ય પોતાની ઑંટરપ્રિનોરિયલ ભૂમિકા નિભાવે છે ત્યારે ફક્ત પોતાની આવકનું વહેચાણ નથી કરતું પણ જનતાનું સમર્થન પણ મેળવે છે કારણકે રાજ્યના કાર્યથી જાહેરજીવન સુધરે છે જેટલીવાર વિશ્વવિદ્યાલય માં સર્જાતી ટેકનોલોજી બજાર સુધી પહોંચે છે તે બજાર માટે શુભ સંકેત બને છે અને તેને જનતાનું સમર્થન પણ પ્રાપ્ત થાય છે પરંપરાગત રીતે બજારમાં રાજ્યની ભૂમિકા ન્યૂનતમ ગણવામાં આવી છે એટલે કે રાજ્ય બજારમાં હસ્તક્ષેપ કરતું નથી બજારે સ્વયં પોતાનું નિયંત્રણ કરવાનું હોય છે અને ફક્ત બજારમાં ખોટની ટોચની પરિસ્થિતિ સર્જાય ત્યારે જ રાજ્ય હસ્તક્ષેપ કરે છે પણ આ નવી ભૂમિકા પ્રમાણે રાજ્ય ફક્ત સંશોધનનું ફંડિંગ નહીં પણ ઑંટરપ્રિનોરિયલ વ્યવસ્થાના અલગ અલગ સર્જકોની અલગ અલગ ભૂમિકાઓનું નિયંત્રણ પણ કરી શકે છે જે પ્રકારે એસએમઈ અથવા સ્ટાર્ટઅપ માટે નીતિ છે અથવા વેન્ચર કૅપિટાલિસ્ટ માટે છે કે વિશ્વવિદ્યાલયોમાં થતી ઑંટરપ્રિનોરિયલ ગતિવિધિઓ માટે છે એવી જ રીતે રાષ્ટ્રમાં ઇનોવેશન અર્થાત આવિષ્કારક કાર્યો કઈ રીતે થવા જોઈએ એનું પણ નિયંત્રણ રાજ્યની ઑંટરપ્રિનોરિયલ ભૂમિકા હેઠળ આવરી લેવાય આપણે આગળ જોયું કે કઈ રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજ્ય દ્વારા વેલ્થ ક્રિએશન એટલે પુંજી નિર્માણ કરવામાં આવ્યું અને કઈ રીતે બુનિયાદી સંશોધનમાં રોકાણ કરવાથી યુનાઈટેડ સ્ટેટ્સ વિશ્વગુરુના સ્થાને જઈ પહોંચ્યું હવે રાજ્ય ના ઑંટરપ્રિનોરિયલ કાર્યોનું ઉદ્દેશ્ય સર્જન દ્વારા વિકાસનું હોવું જોઈએ એટલે જ્યારે રાજ્ય બુનિયાદી સંશોધનમાં અથવા શિક્ષણમાં રોકાણ કરે છે ત્યારે વાસ્તવમાં એ ટેકનોલોજીકલ વિકાસ અથવા સર્જન દ્વારા થતાં વિકાસમાં રોકાણ કરી રહ્યું છે આમાં રાજ્યને જાહેર સેક્ટર ની ભૂમિકા ખાનગી સેક્ટર કરતા ભિન્ન થતી દેખાય છે જાહેર સેક્ટર ઑંટરપ્રિનોરશિપ ને સબસીડી આપીને વેરા પર કાપ મૂકીને તથા તકનીકી ધોરણ કાયમ કરીને પ્રોત્સાહન આપે છે પણ સાથે જાહેર સંસ્થાઓને સંશોધન માટે રકમ આપીને સંશોધનનું પણ પ્રોત્સાહન કરે છે આનાથી વિપરીત ખાનગી સેકટરને ઑંટરપ્રિનોરશિપ મા આગેવાન ગણવામાં આવે છે કારણકે તે સર્જનના અનિશ્ચિત તબક્કે હોય છે ત્યારે પણ તે જોખમ ઉપાડીને ટેકનોલોજીમાં રોકાણ કરે છે આ પ્રમાણે બજારમાં ઑંટરપ્રિનોરિયલ કાર્ય ખાનગી સેક્ટર દ્વારા વસ્તુસ્થિતિને ધ્યાનમાં રાખતા કરવામાં આવે છે પ્રત્યેક પરિસ્થિતિના જોખમનું સ્વતંત્ર આકલન કરીને તેથી ખાનગી સેક્ટર અમુક પ્રકારના ઉદ્યોગો અને ટેકનોલોજીમાં ક્યારેય પડતું નથી અહીં રાજ્યનું પ્રોત્સાહન મહત્વનું સાબિત થાય છે રાજ્યના ઑંટરપ્રિનોરિયલ કાર્યના પગલે ઉભા થતા હાલના સંશોધન પરથી આપણને ખ્યાલ આવે છે કે સંશોધન બુનિયાદી સંશોધન અને બુનિયાદી શિક્ષણમાં સરકાર દ્વારા વધુ સમર્થ અને સભર રોકાણની આવશ્યકતા છે જો આ પ્રકારનું રોકાણ થાય તો જ વિશ્વવિદ્યાલયોમાં ઊંચી ગુણવત્તા ધરાવનારું સંશોધન થશે જેમાંથી નવું જ્ઞાન ઉત્પન્ન થશે જેનું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ દ્વારા સંરક્ષણ થશે તેથી આઇ પી કેન્દ્ર ઉભુ કરવા માટે અને વિશ્વવિદ્યાલયને ઑંટરપ્રિનોરિયલ બનાવવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે કે રાજ્ય પોતાના ઑંટરપ્રિનોરિયલ કાર્ય તરફ ધ્યાન આપે અને વિવિધ ગતિવિધિઓનો મેળ કરાવી આપે યુનાઈટેડ સ્ટેટ્સ આનું સટીક ઉદાહરણ છે જ્યાં રાજ્ય વિવિધ ટેકનોલોજી ના સર્જન અને પ્રસારણ બેઉ ને આધાર આપે છે એટલે જ્યારે એમણે ઍક્ટ ઊભી કરી ત્યારે તેમણે વિશ્વવિદ્યાલયને ઉદ્યોગ જગતમાં ટેકનોલોજીનું પ્રસારણ કરવાની સંધિ ઊભી કરી આપી એટલે જ્યારે વિશ્વવિદ્યાલય સંશોધનકાર્ય કરે છે અને આ સંશોધનમાંથી ઉત્પન્ન થનારી વસ્તુઓ આઇ પી દ્વારા સંરક્ષિત થાય છે ત્યારે વિશ્વવિદ્યાલયમાં આઇ પી કેન્દ્ર બને છે આઇ પી કેન્દ્ર ની ભૂમિકા છે ઉદ્યોગ જગતમાં ભાગીદાર ઉભા કરવા અને તે ભાગીદારી માટે મધ્યસ્થી સ્થાન બનવું આ બે પ્રકારે થાય છે પહેલાં તો તે પુલ મિકેનિઝમ અર્થાત ખેચાણની યુક્તિ ઉભી કરે છે જેથી તે વિશ્વવિદ્યાલય તરફ આકર્ષણ ઊભું કરે છે જેથી ઉદ્યોગો તેની સાથે સાંઠગાંઠમાં કાર્ય કરવાની પ્રસ્તાવના મૂકે બીજી તરફ તે એક પૂશ મિકેનિઝમ અર્થાત ધકેલવાની યુક્તિ ઉભી કરે છે જેથી વિશ્વવિદ્યાલય ઉદ્યોગ જગતના વિવિધ પક્ષો ને મળીને શોધ કરે કે કોણ તેમની સાથે કામ કરવામાં રુચિ રાખે છે તેથી જ્યારે પણ પેટન્ટ નોંધાય છે અને તેનાથી ઉદ્યોગ જગતને વિશ્વવિદ્યાલય દ્વારા વિકસાવેલી ટેકનોલોજીની જાણ કરવામાં આવે છે ત્યારે તેને પૂશ મિકેનિઝમનું ઉદાહરણ ગણી શકાય અને જ્યારે પેટન્ટ નોંધાયા પછી પેટન્ટ વિશ્વવિદ્યાલયને લાઇસન્સિંગ માટે આપવામાં આવે ત્યારે તે પુલ મિકેનિઝમ નું ઉદાહરણ બને છે કારણકે તેનાથી જાહેર થાય છે કે વિશ્વવિદ્યાલય એક ચોક્કસ કાર્ય માટે એક વિશિષ્ટ કેન્દ્ર ચલાવે છે ક્યાં તો એક ચોક્કસ ટેકનોલોજી પર પ્રભુત્વ ધરાવે છે જેથી ઉદ્યોગો આપોઆપ વિશ્વવિદ્યાલય તરફ ખેંચાય છે આઇ પી કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું તે પહેલા આ કામ કન્સલ્ટન્સી એટલે કે માર્ગદર્શન કેન્દ્ર દ્વારા કરવામાં આવતું હતું ભારતના પ્રમુખ વિશ્વવિદ્યાલાયો તથા ઉચ્ચતર તકનિકી શિક્ષણ સંસ્થાઓ માં કન્સલ્ટન્સી કેન્દ્ર હતા આ કાર્ય વિશ્વ વિદ્યાલયમાંથી ઉત્પન્ન થતા સંશોધન અને ટેકનોલોજીનો પ્રચાર કરીને પણ થઈ શકે આ પ્રમાણે આઇ પી કેન્દ્ર મુખ્યતઃ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી સાથે જોડાયેલા કાર્યોનું યોગ્ય સંચાલન કરે છે શિક્ષણ જગતમાં આને આઇ પી કહેવામાં આવે છે આઇ પી ના સંચાલન માટે ઘણા કાર્યો આવશ્યક છે આઈ પી ને ઓળખવું જે સંશોધન મહાનિબંધ હોઈ શકે કે વિશ્વવિદ્યાલયના પ્રકલ્પમાં હોઈ શકે અથવા પ્રકાશિત થનારા સંશોધનપત્ર માં પણ હોઈ શકે તેથી કેન્દ્રનું કામ છે આ આઈ પી ને ઓળખું એને પારખવું અને શોધી કાઢવું કે તેનું સંરક્ષણ થઈ શકે કે નહીં એને કયા પ્રકારનું સંરક્ષણ જોઈએ અને એ મેળવવાનો ઉત્તમ માર્ગ કયો હશે આ પ્રમાણે પારખી લીધા પછી તેનું કામ છે આ આઈપી ના સંરક્ષણ માટે પગલા ઉપાડવા કારણકે વધારે કરીને આઇપી માટે નોંધણી કરાવવી જરૂરી છે તેથી આઈ પી કેન્દ્ર એ આ પ્રકારની સેવાઓ આપનારા ત્રીજા પક્ષ સાથે સંપર્ક કરી નોંધણીની પ્રક્રિયા આગળ લઈ જવાની હોય છે તથા આઇ પી મેળવ્યા બાદ તેને જાળવી રાખવાનું હોય છે કારણકે આઇ પી ની નોંધણી થાય અને માન્યતા મળે પછી તેના નવીનીકરણ ની પણ જરૂર પડે તથા તેમાં અમલીકરણ લાઇસન્સિંગ અથવા ટેકનોલોજી ટ્રાન્સફર ના વિષયોને લઈને પડકાર ઊભા થઈ શકે હવે સ્ટાર્ટઅપ ને ઇન્ક્યુબેટ્ કરવાનું કામ પણ વિશ્વવિદ્યાલયના ઑંટરપ્રિનોરિયલ કાર્ય અંતર્ગત કરી શકાય ઉપર જોયા પ્રમાણે આઇ પી કેન્દ્ર ઊભું કર્યા પછી વિશ્વવિદ્યાલય ઉદ્યોગ જગત સાથે સંવાદ સાધી શકે છે અને જ્યાં આવિષ્કાર માટે લાઈસન્સ મેળવવાની જરૂર પડે ત્યાં એ પણ આઇ પી કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે હવે એવો કિસ્સો જોઈએ જ્યાં આવિષ્કારનું લાઈસન્સ ઉદ્યોગને નહીં પરંતુ એક સમૂહને આપવામાં આવે છે જે કદાચ પ્રાધ્યાપકો અને સંશોધકોનો સમૂહ હોય જે પોતાની કંપની ચાલુ કરીને તેને બજાર સુધી લઇ જવા માંગતા હોય એવી ઘણી બધી ટેકનોલોજી છે જ્યાં સ્ટાર્ટઅપ ને ઇન્ક્યુબેટ્ કરવાનું વધારે ડહાપણનું કામ હોય છે ખાસ કરીને બાયોટેકનોલોજી જો બાયોટેકનોલોજી ના ક્ષેત્રની પ્રવૃત્તિઓને જોઈએ તો ત્યાં નાની કંપની નવી ટેકનોલોજી વિકસાવે છે અને પછી મોટા ઉદ્યોગો તેને હાસિલ કરીને બજાર સુધી લઇ જાય છે જ્યાં મોટા રોકાણની જરૂર પડે ત્યાં મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ નાના વેપારો ને ટેક ઓવર કરે છે અર્થાત તેમનું બીડું ઉપાડી લે છે અથવા તેમને પોતાની સાથે મર્જ કરી દે છે અર્થાત સમ્મિલિત કરી દે છે આ પ્રમાણે અમુક ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ ને ઇન્ક્યુબેટ્ કરવું ટેકનોલોજીનુ લાઇસન્સ ઉદ્યોગોને આપવા કરતા વધુ સારું નીવડે છે અમુક વિશ્વવિદ્યાલયો ના ઈ સેલ હોય છે જ્યાં ઑંટરપ્રિનોર ને માર્ગદર્શન આપવામાં આવે છે જેથી ત્યાં એ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ થઈ શકે આ કાઉન્સેલિંગ બજાર ને લગતા પાસા તથા કાનુન વ્યવસ્થા ને લગતા પાસા બેઉ ને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે કારણકે સ્ટાર્ટઅપ ઉભુ કરવા માટે બજારને લગતી સલાહ મેળવવું તો જરૂરી છે પણ કાનૂની નિયંત્રણ સાથે જોડાયેલી ઘણી બાધાઓ પણ ઉભી થતી હોય છે એટલે જ્યારે વિશ્વવિદ્યાલય સ્ટાર્ટઅપ ને ઇન્ક્યુબેટ્ કરે છે ત્યારે તે સ્ટાર્ટઅપ ના આઈ પી ની માલિકી પણ ધરાવે છે આ કરવાનો એક રસ્તો છે કે વિશ્વવિદ્યાલય સ્ટાર્ટઅપમાં એક્વિટી રૂપે રોકાણ કરે મોટા વિશ્વવિદ્યાલયોમાં ઇન્ક્યુબેશન સેલ પણ બનાવી શકાય અથવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસમાં છે એ પ્રકારનું રિસર્ચ પાર્ક પણ બનાવી શકાય જે કંપનીઓને ઇન્ક્યુબેટ્ થવામાં મદદ કરે છે